હવે ફરીથી સ્વાગત છે 𝑞𝑐 2𝜋𝜖𝑜 𝑟 𝐺𝑐 હવે પ્રશ્ન એ છે કે આ વસ્તુઓ કેવી રીતે આવી રહી છે આ 𝑟 વસ્તુમાં તેથી પ્રથમ સમીકરણ આ 𝑉𝑎𝑏 𝑞𝑎2𝜋𝜖𝑜−𝑞𝑏2𝜋𝜖𝑜ln𝐷𝑎𝑏𝑟 𝑞𝑐2𝜋𝜖𝑜ln𝐷𝑏𝑐𝐷𝑐𝑎 છે તમે અહીં અંશ અને છેદ શું કરશો અહીં તમે r દ્વારા ગુણાકાર કરો બરાબર

તેથી 𝑞𝑎 2𝜋𝜖𝑜𝑟 આ ખરેખર 𝐺𝑎 છે 𝑞𝑏 2𝜋𝜖𝑜𝑟 આ હમણાં જ આપણે આપ્યું છે આ 𝐺𝑏 છે અને 𝑞𝑐2𝜋𝜖𝑜𝑟 આ 𝐺𝑐 છે

એ જ રીતે 𝑉𝑎𝑐 તે જ રીતે તમે તે જ વસ્તુ સરળતાથી યાદ કરીને મેળવશો જુઓ 𝑉𝑎𝑏 ત્યાં છે 𝑟 ત્યાં છે 𝑉𝑎𝑏 તેથી 𝐺𝑎−𝐺𝑏 ln𝐷𝑎𝑏𝑟 અને અન્ય વસ્તુ તે ફેઝ 𝑐 છે તેથી તે ખરેખર આ 𝑉𝑎𝑏 છે તેથી ફેઝ માટે ફેઝ 𝑐 𝐺𝑐ln𝐷𝑏𝑐𝐷𝑐𝑎 તેથી અને તે જ રીતે 𝑉𝑎𝑐 માટે તમે લખી શકો છો 𝑉𝑎𝑐 𝑟 𝐺𝑎 − 𝐺𝑐 ln𝐷𝑐𝑎𝑟 𝐺𝑏ln 𝐷𝑏𝑐𝐷𝑎𝑏𝑉 ખરું તેથી હવે પછી આપણે ફેઝર ડાયાગ્રામ પર આવીશું કે આપણે થોડીક શરત સ્થાપિત કરવી પડશે આ ખરેખર આપણે કેપેસિટીન્સ પ્રકરણમાં બધી વસ્તુઓ જોઇ છે અને મારો અર્થ એ છે કે ત્યાં આપવામાં આવેલી દરેક બાબતોમાં તે વિગતવાર છે બરાબર જેમણે તે કોર્સ લીધો છે તેઓ તે જાણે છે અને જેમણે આ કોર્સ લીધો નથી તો હું તેમને વિનંતી કરું છું કે કૃપા કરીને તે કેપેસિટીન્સ પ્રકરણ મારફતે જાઓ બધુ આપવામાં આવ્યું છે બરાબર તેથી આગળ વધતા પહેલાં આ ફેઝરને જુઓ ધારો કે આ તમારો 𝑉𝑏𝑐 છે આ 𝑉𝑎𝑏 અને આ 𝑉𝑐𝑎છે તો આનો ઉપયોગ કરીને અહીં એક ત્રિકોણ બનાવો બરાબર તેથી આ 𝑉𝑏𝑐 છે મારો 𝑉𝑏𝑐 અને આ 𝑉𝑎𝑏 છે તે આની જેમ આગળ વધી રહયો છે તેથી 𝑉𝑎𝑏 તેથી સમાંતર મારો મતલબ આ 𝑉𝑎𝑏 છે તેથી બનાવો 𝑉𝑎𝑏 તેથી 𝑉𝑏𝑐 b તે છે જ્યારે તમે 𝑎𝑏 𝑏𝑐 𝑐𝑎 બનાવો છો અને એરો ટીપ બરાબર તેથી તે 𝑉𝑏𝑐 છે તેથી તમે આ તમારી સમજણ માટે 𝑏 તરીકે ચિહ્નિત કરો છો અને તે એરો ટીપ 𝑉𝑎𝑏 છે 𝑎 પ્રથમ આવી રહયો છે 𝑏 જ્યાં પણ તમે જેને તમે કહો છો તે ફેઝ આવી રહ્યો છે 𝑏𝑐 એટલે કે 𝑏 ફેઝ 𝑐 ફેઝ 𝑏 આવી રહ્યો છે તે 𝑏 𝑎𝑏 છે તેથી તે 𝑎 𝑐𝑎 એરો ટીપ અહીં છે તે 𝑐 હશે બરાબર તેથી પ્રશ્નસવાલ એ છે કે અને તમારો આ તમારો 𝑉𝑏𝑐 છે આ તમારો 𝑉𝑎𝑏 છે અને આ એક 𝑉𝑐𝑎 નીચે જઈ રહયો છે તો 𝑉𝑐𝑎 તો આ રીતે તમે ત્રિકોણ પૂર્ણ કરો બરાબર સમજી શકાય એવું જ છે હું કંઈ નવું નથી કરી રહ્યો આ સરળ છે આ 𝑉𝑏𝑐 છે આ છે 𝑉𝑎𝑏 બનાવો 𝑉𝑎𝑏 અને 𝑉𝑐𝑎 તેથી 𝑉𝑐𝑎 બનાવો ખરુ ને પછી તમે ધારો કે ત્યાં ન્યુટ્રલ પોઇન્ટ તટસ્થ બિંદુ 𝑛 છે તેથી 𝑉𝑏𝑐 એરો ટીપ અહીં હોવાને કારણે છે તેથી તે 𝑏 આ 𝑉𝑎𝑏 એરો ટીપ અહીં 𝑉𝑎𝑏 માટે છે તેથી 𝑎 અને 𝑉𝑐𝑎 આ 𝑐 છે તેથી તે 𝑎 છે તે 𝑏 છે તે 𝑐 છે આગળ આ શબ્દ ન્યુટ્રલ છે તમે તેને બનાવો પછી આ વોલ્ટેજ 𝑉𝑎𝑛 હશે આ વોલ્ટેજ 𝑉𝑏𝑛 હશે અને આ વોલ્ટેજ 𝑉𝑐𝑛 હશે અહીં 𝑎𝑛 𝑏𝑛 અને 𝑐𝑛 માટે અહીં એરો ટીપ છે ખરું ને તેથી હવે પછીનો ઉલ્લેખ કરો કે જો તમે પછી આગળ મેં કર્યું નથી હું હવે તમારા માટે તે અહીં બનાવીશ ધારો કે જો તમારી પાસે આ 𝑉𝑏𝑐 છે આ તમારો 𝑉𝑐𝑎 છે ચિત્ર એ સપ્રમાણ હોઈ શકે નહીં પરંતુ સમજી શકાય તેવું છે પરંતુ આ તમારો 𝑉𝑎𝑏 છે બરાબર હવે આ 𝑉𝑎𝑛 છે બરાબર તેથી જો તમે તે તરફ ધ્યાન આપશો તો 𝑉𝑎𝑏 𝑉𝑐𝑎 જો તમે તેમાં જોશો અને જો તમે તેનો અર્થ કે આ તમારો 𝑉𝑎𝑛 છે તો તે તમારો 𝑉𝑎𝑛 આ ખૂણોએંગલ 30° છે ખરું આ તમને ખબર છે કે આ ખૂણો 30° છે હવે તે 𝑉𝑐𝑎 છે આનો અર્થ એ કે તમારો 𝑉𝑎𝑏 એ ખરેખર 𝑉𝑎𝑛 ને 30° આગળ લીડીંગ કરે છે અથવા 𝑉𝑎𝑛 એ તમારો છે જેને તમે કહો છો એ 𝑉𝑎𝑏 ને 30° laggingપાછળ લેગીંગ કરે છે અને આ 𝑉𝑐𝑎 છે જો તમે આને બદલો તેનાથી વિરુદ્ધ તે 𝑉𝑐𝑎 છે પછી તે તમારો 𝑉𝑎𝑐 હશે બરાબર પછી આ ખૂણો પણ 30° છે ખરું ને તેનો અર્થ એ કે જો તમે તમારો 𝑉𝑎𝑛 સંદર્ભ તરીકે લો છો તો ઉદાહરણ તરીકે 𝑉𝑎𝑛 અને 𝑉𝑏𝑐 વચ્ચેનો ખૂણો 90° બરાબર છે 𝑉𝑎𝑛 અને ફેઝર દોરવાની રીતની વચ્ચેનો ખૂણો 𝑉𝑎𝑛 અને 𝑉𝑏𝑐 વચ્ચેનો ખૂણો તે 90° છે ખરું ને તેથી જો તમે કહો તેનો અર્થ એ કે આપણે પહેલા જોયું છે કે 𝑉𝑎𝑏 𝑉𝑏𝑐 3𝑉𝑎𝑛 આ તે છે જે આપણે આપણા કેપેસિટર પ્રકરણમાં જોયું છે તો સવાલ એ છે કે અહીં પણ તે જ બાબત જો તમે 𝑉𝑎𝑛 ને સંદર્ભ તરીકે લો તો માની લો 𝑉𝑎𝑛 𝑉𝑎𝑛∠0° પછી 𝑉𝑎𝑏 એ √3 હશે કારણ કે તે એક ફેઝ વોલ્ટેજ છે તે એક લાઇન છે તે એક ફેઝ વોલ્ટેજ છે જે ફેઝથી ન્યુટ્રલ છે અને તે લાઇનથી લાઇન વોલ્ટેજ છે તો 𝑉𝑎𝑏 √3𝑉𝑎𝑛∠30° ધારો કે જો તમે ઉદાહરણ તરીકે લો જો તમે 𝑉𝑎𝑛 𝑉𝑎𝑛∠0° કહો તો ખરું ને જો તમે માનો છો કે આ ફેઝર જથ્થો છે તેથી 𝑉𝑎𝑏 એ √3𝑉𝑎𝑛 હશે પરંતુ ખૂણો 30° હશે કારણ કે તે leadingઆગળ છે જો મારો 𝑉𝑎𝑛 સંદર્ભ છે બરાબર તો પછી આ જ રીતે 𝑉𝑎𝑏 એ √3𝑉𝑎𝑛 હશે આ એક સમાન 𝑉𝑎𝑐 તે 𝑉𝑐𝑎 હતો કારણ કે આપણે 180° વિરુધ્ધ લીધું છે તેથી જ 𝑉𝑎𝑐 ખરું ને 𝑉𝑎𝑐 એ પણ √3𝑉𝑎𝑛 હશે પરંતુ ખૂણો −30° હશે કારણ કે જો આ સંદર્ભ છે તો તે laggingપાછળ છે તો તે −30° છે ખરું ધારો કે તે તમને સમજી શકાય તેવું છે તેથી તે જ રીતે તેનો અર્થ એ કે આપણે ખરેખર શું કરી રહ્યા છીએ 𝑉𝑎𝑛 અમે તમને સંદર્ભ તરીકે કહી રહ્યા છીએ કે 𝑉𝑎𝑛∠0° તેથી 𝑉𝑎𝑏 ખરેખર √3𝑉𝑎𝑛∠30° આ 16 આ 17 સમીકરણ નંબર તેથી જ મેં તમારું લખ્યું છે તેથી જ 𝑉𝑎𝑏 √3° આ જ્યાં છે તમે સંદર્ભ તરીકે લો છો તે જ પછી વસ્તુઓ વિશ્લેષણ સરળ બનશે અને તે 𝑉𝑐𝑎 તેથી ફક્ત 180° વિરુદ્ધ આપણી પાસે આ ધ્રુવીયતા બદલી શકે છે તે 𝑉𝑎𝑐 છે તેથી તે જ રીતે પછી 𝑉𝑎𝑏 √3𝑉𝑎𝑛∠30° હવે એ જ રીતે તમારો 𝑉𝑎𝑐 √3𝑉𝑎𝑛∠−30° આ સમીકરણ 18 છે સંતુલિત 3 ફેઝ સિસ્ટમ માટે પણ જો તે સંતુલિત હોય તો 𝑞𝑎 𝑞𝑏 𝑞𝑐 0 આ તમને બરાબર ખબર છે બરાબર અને તેથી આપણે ખરેખર લખી રહ્યા છીએ આ એક જ્યાં આપણે કહીએ છીએ ફક્ત થોડી રાહ જુઓ અહીં હું લખી રહ્યો છું આપણે 𝐺𝑎 𝑞𝑎2𝜋𝜖𝑜𝑟 જાણીએ છીએ જેનો અર્થ 𝑞𝑎 2𝜋𝜖𝑜𝑟𝐺𝑎 એ જ રીતે 𝑞𝑏 2𝜋𝜖𝑜𝑟𝐺𝑏 અને 𝑞𝑐 2𝜋𝜖𝑜𝑟𝐺𝑐 ખરું ને તેનો અર્થ એ કે 𝑞 ને બદલે તમે 2𝜋𝜖𝑜𝑟𝐺𝑎 2𝜋𝜖𝑜𝑟𝐺𝑏 2𝜋𝜖𝑜𝑟𝐺𝑐 0 લખી શકો છો તેથી આ 2𝜋𝜖𝑜𝑟 સામાન્ય છે તેથી તે હશે નહીં તે ત્યાં હશે નહીં તેથી 19 નો ઉપયોગ કરી 𝐺𝑎 𝐺𝑏 𝐺𝑐 0 તેનો અર્થ એ કે બેલેન્સ સિસ્ટમ માટે જો 𝑞𝑎 𝑞𝑏 𝑞𝑐 0 તો પોટેન્શિયલ ગ્રેડીયંટ પણ 𝐺𝑎 𝐺𝑏 𝐺𝑐 0 આ સમીકરણ 19 છે બરાબર હવે જો તમે સમકાલીન અંતર માની લો તો કોઈ વિશેષ કેસ માટે 𝐷𝑎𝑏 𝐷𝑏𝑐 𝐷𝑐𝑎 𝐷 𝑠𝑎𝑦 કહો તેથી સમીકરણ 14 ને 𝑉𝑎𝑏 𝑟𝐺𝑎−𝐺𝑏ln𝐷𝑟𝑉 લખી શકાય છે બરાબર મારો અર્થ એ છે કે આ સમીકરણ કારણ કે બધા સમાન છે તેથી મારો મતલબ 𝐷𝑎𝑏 𝐷𝑏𝑐 𝐷𝑐𝑎 બધા સમાન છે તેથી તે ln𝐷𝐷 આ શબ્દ નાશ પામશે તે 0 થઈ જશે આ શબ્દ નાશ પામશે તે જ રીતે અહીં પણ આ શબ્દ નાબૂદ થશે તો 𝑉𝑎𝑏 𝑉𝑎𝑐 આ શબ્દ નાશ પામશે બરાબર તેથી તેનો અર્થ એ કે સમીકરણ 14 માં તે તમારો 𝑉𝑎𝑏 𝑟𝐺𝑎−𝐺𝑏ln𝐷𝑟 તરીકે લખી શકાય છે આ સમીકરણ 20 છે બરાબર અને આપણે જોયું છે કે 𝑉𝑎𝑏√3𝑉𝑎𝑛∠30° તે તમે જોયું છે તેથી આ 𝑉𝑎𝑏 તમે તે સમીકરણ 17 થી લખી શકો છો આપણે જોયું છે તે 𝑉𝑎𝑏√3𝑉𝑎𝑛∠30° છે તેથી જ સમીકરણ 17 અને 20 માંથી √3𝑉𝑎𝑛∠30°𝑟𝐺𝑎−𝐺𝑏ln𝐷𝑟 લખતા આ સમીકરણ 21 છે એ જ રીતે આપણે 𝑉𝑎𝑐 પણ 𝑎𝑏 𝑏𝑐 𝑐𝑎 લખી શકીએ છીએ તેથી 𝑉𝑎𝑐 તમે તે બનાવી લીધું છે V𝑉𝑎𝑐 √3𝑉𝑎𝑛∠−30° 𝑟𝐺𝑎−𝐺𝑐ln𝐷𝑟 બરાબર આ જમણી બાજુનો શબ્દ આ સમીકરણ 15 માંથી આવી રહયું છે તે કિસ્સામાં ત્રીજી ટર્મ અહીં હશે તમે જેને કહો છો તે નાશ પામશે બરાબર હવે જો તમે આ બે ઉમેરશો તો આ √3𝑉𝑎𝑛∠30° અને √3𝑉𝑎𝑛∠−30° જો તમે આ 2 ઉમેરશો તો તમને મળશે કે હું એ તમને કહ્યું હતું કે 𝑉𝑎𝑏 𝑉𝑏𝑐 3𝑉𝑎𝑛 આપણે કેપેસિટીન્સ પ્રકરણમાં જોયું છે બરાબર તેથી આ જો તમે આ 2 ઉમેરશો તો તે 3𝑉𝑎𝑛 ડાબી બાજુની બાજુ બનશે જમણી બાજુની બાજુ 3𝐺𝑎𝑟ln𝐷𝑟 અથવા 𝐺𝑎 𝑉𝑎𝑛𝑟ln𝐷𝑟 બની જશે હવે જો તમે આ 2 ને કેવી રીતે ઉમેરશો તો હું ફક્ત જમણી બાજુ જ બતાવીશ કે વસ્તુઓ કેવી રીતે થઈ રહી છે બરાબર જો તમે આ 2 સમીકરણ 20 અને 21 21 અને 22 ઉમેરશો જો તમે ઉમેરશો તો તે ખરેખર આવે છે જો તમે 𝑟 સામાન્ય લો છો અને પછી ln𝐷𝑟 𝑟 બંને સામાન્ય છે તેથી 𝑟ln𝐷𝑟 આ પણ સામાન્ય છે તો કૌંસમાં તે હશે 𝐺𝑎 − 𝐺𝑏 𝐺𝑎 − 𝐺𝑐 તે આના જેવું હશે બરાબર તેથી તે કિસ્સામાં જો તમે જુઓ કે આ તમારું 𝑟ln𝐷𝑟2𝐺𝑎 − 𝐺𝑏 − 𝐺𝑐 છે જે આ ખરેખર 𝑟ln𝐷𝑟 છે અને પછી તમે એક 𝐺𝑎 ઉમેરો તો તે 3𝐺𝑎 − 𝐺𝑎 − 𝐺𝑏 − 𝐺𝑐 હશે તો આ 2𝐺𝑎 આપણે લખીએ છીએ 3𝐺𝑎 − 𝐺𝑎 આ વસ્તુ ખરું ને તેથી તે 𝑟ln𝐷𝑟3𝐺𝑎 − 𝐺𝑎 − 𝐺𝑏 − 𝐺𝑐 ની બરાબર છે પરંતુ આપણે 𝐺𝑎 𝐺𝑏 𝐺𝑐 0 જોયું છે તેથી આ શબ્દ 0 છે તેથી જ તે 3𝐺𝑎𝑟ln𝐷𝑟 છે એટલે કે આપણે આ શા માટે લખી રહ્યા છીએ કે તમારું 3𝑉𝑎𝑛 3𝐺𝑎𝑟ln𝐷𝑟 તેથી 3 3 રદ કરવામાં આવશે અને તેથી 𝐺𝑎 𝑉𝑎𝑛𝑟ln𝐷𝑟 આ પ્રશ્ન છે 23 આ ફેઝ 𝑎 વાહક માટે છે બરાબર 𝐺𝑎 પોટેન્શિયલ ગ્રેડીયંટ તેવી જ રીતે 𝐺𝑏 𝑉𝑏𝑛𝑟ln𝐷𝑟 અને 𝐺𝑐 𝑉𝑐𝑛𝑟ln𝐷𝑟 આ 24 અત્યારે યાદ રાખવું ખૂબ જ સરળ છે આગળ છે તો આ હું આશા રાખું છું કે આ તમને બધાને સમજી શકાય તેવું છે આગળ એક સિંગલ ફેઝ ટ્રાન્સમિશન લાઇન માટે વિક્ષેપિત ક્રિટિકલ વોલ્ટેજ છે પહેલા આપણે એક ફેઝની વિચારણા કરીશું પછી આપણે 3 ફેઝમાં જઈશું તેથી લઘુત્તમ વોલ્ટેજ કે જેમાં હવામાં સંપૂર્ણ વિક્ષેપ થાય છે અને કોરોના પ્રારંભને વિક્ષેપપૂર્ણ ક્રિટિકલ વોલ્ટેજ કહેવામાં આવે છે બરાબર આ લઘુત્તમ વોલ્ટેજની આવશ્યકતા છે તે અહીં હશે કે ત્યાં હવામાં સંપૂર્ણ વિક્ષેપ આવશે એક વાહકની આજુબાજુ તે થાય છે અને કોરોના પ્રારંભને વિક્ષેપિત ક્રિટિકલ વોલ્ટેજ કહેવામાં આવે છે હવે વોલ્ટેજના આ મૂલ્યને અનુરૂપ પોટેન્શિયલ ગ્રેડીયંટને વિક્ષેપિત ક્રિટિકલ વોલ્ટેજ ગ્રેડીયંટ કહેવામાં આવે છે મારો મતલબ કે આ જે પણ પોટેન્શિયલ ગ્રેડીયંટ છે તેમને આ સ્થિતિ માટે વિક્ષેપપૂર્ણ ક્રિટિકલ વોલ્ટેજ ગ્રેડીયંટ કહેવામાં આવે છે બરાબર હવે સમીકરણ 8 માંથી ફક્ત સમીકરણ 8 પકડી રાખો આપણે જોયું છે કે સિંગલ ફેઝ લાઇન માટે 𝑉12 𝑞𝜋𝜖𝑜ln𝐷𝑟 આ સમીકરણ 26 છે કંડક્ટર સપાટી પર વોલ્ટેજ ગ્રેડીયંટ આપવામાં આવેલ છે સમીકરણ 10 દ્વારા ફક્ત આપણે જોયું છે કે તે મહત્તમ 𝐺𝑟 𝐺𝑚𝑎𝑥 છે જે કંડક્ટરની સપાટી પર છે એટલે કે 𝐺𝑟 𝐺𝑚𝑎𝑥 𝑞2𝜋𝜖𝑜𝑟 આ સમીકરણ 27 છે અથવા તમે 𝑞𝜋𝜖𝑜 2𝑟𝐺𝑟 લખી શકો છો આ સમીકરણ 28 છે ખરું ને અને આ 𝑞𝜋𝜖𝑜 2𝑟𝐺𝑟 તમે સમીકરણ 26 માં અવેજી કરો અહીં અવેજી કરો જો તમે તેને અવેજી કરો છો તો તેથી જ હું સમીકરણ 26 અને 28 માંથી લખી રહયો છું આપણને 𝑉12 2𝑟𝐺𝑟ln𝐷𝑟 મળે છે આ સમીકરણ 29 છે બરાબર તેથી વાતાવરણીય દબાણ પર હવાનું ભંગાણ ખરેખર તાકાત છે જે 760 𝑚𝑚 દબાણ અને તાપમાન 25° 𝐶 છે તે 30 𝑘𝑉𝑐𝑚 છે આ મહત્તમ છે આ હવામાં ભંગાણ તાકાત છે ચાલો આપણે તમે વ્યાખ્યાયિત કરીએ 𝑉𝑚𝑎𝑥 વિક્ષેપિત ક્રિટિકલ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય છે અને 𝐺𝑚𝑎𝑥𝑜 એ વિક્ષેપિત ક્રિટિકલ વોલ્ટેજ ગ્રેડીયંટના મહત્તમ મૂલ્ય જેટલું છે તેથી સમીકરણ 29 એ 𝑉𝑚𝑎𝑥 2𝑟𝐺𝑚𝑎𝑥𝑜ln𝐷𝑟 તરીકે લખી શકાય છે તો આ સમીકરણ આ સમીકરણ 𝑉12 ને બદલે આપણે આ 𝑉𝑚𝑎𝑥 બનાવીશુંબરાબર

તેથી આ મહત્તમ વોલ્ટેજ છે બરાબર તેથી આ તમારો છે અલબત્ત 𝑟 મીટરમાં હશે કારણ કે આપણે લખી રહ્યા છીએ કે તે મીટર દીઠ વોલ્ટ છે તેથી 𝑟 મીટરમાં હશે તો આ વોલ્ટ છે ખરું ને તો આ rms ની કિંમત આ વોલ્ટેજની હશે બરાબર મહત્તમ વિક્ષેપપૂર્ણ ક્રિટીકલ વોલ્ટેજ તે 𝑉𝑚𝑎𝑥√2 તેથી સિંગલ ફેઝ લાઇન માટે વિક્ષેપિત જટિલ વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય 𝑉0 𝑉𝑚𝑎𝑥√2 1√2 × 𝑟 × 6 × 106 × ln𝐷𝑟 તેથી આ સમીકરણ 32 તેથી આ તે છે જેને તમે 𝑉0 કહો છો તેથી તે વિક્ષેપિત ક્રિટિકલ વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય છે બરાબર આગળ 3 ફેઝ ટ્રાન્સમિશન લાઇન માટે વિક્ષેપિત જટિલ વોલ્ટેજ છે હવે આપણે કહીએ કે પરિમાણકિંમત |𝑉𝑛| |𝑉𝑎𝑛| |𝑉𝑏𝑛| |𝑉𝑐𝑛| જેની કિંમત સમાન છે આ સમીકરણ 33 છે હવે આપણે આ વસ્તુ જાણીએ છીએ 𝑉𝑛 𝑞2𝜋𝜖𝑜ln𝐷𝑒𝑞𝑟 આ આપણે જોયું છે બરાબર આ આપણે જોયું છે હવે જ્યાં 𝐷𝑒𝑞 𝐷𝑎𝑏𝐷𝑏𝑐𝐷𝑐𝑎13 આ તે છે જે આપણે કેપેસિટીન્સ પ્રકરણમાં જોયું છે બરાબર તેથી આપણે આ જાણીએ છીએ કે 𝑞2𝜋𝜖𝑜ln𝐷𝑒𝑞𝑟 બરાબર તેનો અર્થ એ છે કે સમીકરણમાં તમને સમીકરણ 34 અને 28 માંથી મળશે તેથી સમીકરણ 34 માં જો તમે સમીકરણ 34 પર પાછા જાઓ અને તમે આ અને 28 તો તમારું આ સમીકરણ 34 આ 28 છે 28 છે q 𝑞𝜋𝜖𝑜 2𝑟𝐺𝑟 બરાબર તેથી આ સમીકરણમાંથી આપણે તે 𝑉𝑛 𝑟𝐺𝑟ln𝐷𝑒𝑞𝑟 મેળવીશું કે આ સમીકરણ 35 છે તેથી કે સમીકરણ 35 માંથી ખરેખર આ સમીકરણ 𝑉𝑚𝑎𝑥 𝑟𝐺𝑚𝑎𝑥ln𝐷𝑒𝑞𝑟 બની જાય છે કારણ કે 𝑉𝑛 𝑉𝑚𝑎𝑥 અને જો તમે મૂકો 𝐺𝑟 𝐺𝑚𝑎𝑥 કારણ કે કંડક્ટરની સપાટીની તમારી આ વસ્તુનો પોટેન્શિયલ ગ્રેડીયંટ મહત્તમ છે તે 𝑥 𝑟 પર છે તેથી તે સમયે આ કિસ્સામાં 𝐺𝑟 𝐺𝑚𝑎𝑥 અને પછી 𝑉𝑛 𝑉𝑚𝑎𝑥 તેથી આ સમીકરણ આપણે 𝑉𝑛 ને બદલે લખી શકીએ છીએ 𝑉𝑚𝑎𝑥 𝑟𝐺𝑚𝑎𝑥ln𝐷𝑒𝑞𝑟 આ સમીકરણ 36a છે મેં તેને ખરેખર 36a તરીકે ચિહ્નિત કર્યું છે હવે 3 ફેઝ લાઇન માટે વિક્ષેપિત ક્રિટીકલ વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય તે ફક્ત √2 દ્વારા વિભાજિત થાય છે તેથી તે 𝑉𝑚𝑎𝑥 3×106√2 𝑟ln𝐷𝑒𝑞𝑟 𝑉𝑚 આ છે 36 b બરાબર હવે આગળ વિક્ષેપિત ક્રિટિકલ વોલ્ટેજનું સૂત્ર છે જે FW Peekએફડબ્લ્યુ પીક દ્વારા સૂચવવામાં આવ્યું છે તે દેખાય છે કે તેણે કંઈક સૂચવ્યું છે તેથી પ્રાયોગિક ડેટાના આધારે પીકે સૂચવ્યું કે વિક્ષેપિત ક્રિટિકલ વોલ્ટેજ એ હવા ઘનતા પરિબળ નોંધપાત્ર શ્રેણીમાં ડેલ્ટાના સીધા પ્રમાણસર છે તેથી વિક્ષેપિત ક્રિટિકલ વોલ્ટેજની ગણતરી માટે પ્રમાણભૂત રાશિઓ સિવાયની પરિસ્થિતિઓમાં સુધારણા પરિબળ રજૂ થવો જોઈએ તેથી સિંગલ ફેઝ લાઇન માટે વિક્ષેપિત ક્રિટિકલ વોલ્ટેજનું સૂત્ર ફોર્મ લે છે બધું સરખું જ છે ફક્ત 𝛿 નો ગુણાકાર થાય છે બરાબર તેથી આ માટેનું સૂત્ર 𝑉0 6×106√2𝑟𝛿ln𝐷𝑟 લે છે તો આ એર ડેન્સિટી ફેક્ટર ડેલ્ટાને ગુણાકાર કરવો જ જોઇએ બરાબર 3 ફેઝ વિક્ષેપિત ક્રિટિકલ વોલ્ટેજ માટે સમાન વસ્તુ છે જે આ વસ્તુ તે આરએમએસ છે તે તમારું 𝑉0 3×106√2𝑟𝛿ln𝐷𝑒𝑞𝑟 𝑉𝑜𝑙𝑡𝑝ℎ𝑎𝑠𝑒 સમીકરણ 38 હવે સમીકરણ 37 અને 38 માં વિક્ષેપિત ક્રિટિકલ વોલ્ટેજ માટેનું અભિવ્યક્તિ તે એવું માનવામાં આવ્યું છે કે કંડક્ટર સરળ અને સ્વચ્છ છે તે સપાટી સરળ છે અને સાફ છે ત્યાં કોઈ બિંદુ નથી તેના આધારે આ 3 ફેઝ અને સમીકરણ 37 માટે છે સમાન વસ્તુ જે સિંગલ ફેઝ લાઇન માટે છે પરંતુ કંડક્ટર સપાટી ખરબચડી અને ગંદી છે વિક્ષેપિત ક્રિટિકલ વોલ્ટેજ કંઈક ઓછો છે તે સંદર્ભમાં સમીકરણ 37 અને 38 ની અસરને ધ્યાનમાં લેવા પરિબળ કહો 𝑚0 દ્વારા ગુણાકાર કરવો આવશ્યક છે જેને આપણે અનિયમિતતા પરિબળ અથવા સપાટીનો પરિબળ અથવા રફનેસ ફેક્ટર તરીકે ઓળખીએ છીએ આ મૂલ્ય 1 કરતા ઓછું હશે બરાબર તેથી ત્રણ શબ્દો ત્યાં છે અનિયમિતતા પરિબળ છે કંડક્ટર સરળ નથી અથવા સપાટીનો પરિબળ અથવા રફનેસ ફેક્ટર છે ખરું તેથી વિક્ષેપિત ક્રિટિકલ વોલ્ટેજ માટે ગાણિતિક અભિવ્યક્તિ 𝑉0 6×106√2𝑟𝛿𝑚0ln𝐷𝑟 તરીકે આપી શકાય છે આ એક સિંગલ ફેઝ લાઇન માટે છે મેં અહીં આ સમીકરણ 39 લખ્યું છે અને 3 ફેઝ લાઇન માટે 𝑉0 3×106√2𝑟𝛿𝑚0ln𝐷𝑒𝑞𝑟 𝑉𝑜𝑙𝑡𝑝ℎ𝑎𝑠𝑒 આ સમીકરણ 40 છે FW Peek એફડબ્લ્યુ પીક દ્વારા આપવામાં આવેલ 𝑚0 નું આશરે મૂલ્ય નીચે મુજબ છે 𝑚0 1 સરળ પોલિશ્ડ કંડક્ટર માટે 𝑚0 ખરેખર તમે રફ અને વેઇર્ડ કંડક્ટર માટે 0 93 થી 0 98 ની વચ્ચે લઈ શકો છો ખરું ને અને સ્ટ્રેંડેડ કંડક્ટર માટે 𝑚0 0 87 બરાબર તેથી આ તમે જાણો છો તે પછીનાં કેટલાક છે બીજી કેટલીક બાબતોની કસોટી કર્યા પછી તેણે આ પ્રકારના 𝑚0 મૂલ્યની કેટલીક શ્રેણી બનાવી છે પરંતુ વાસ્તવિકતામાં 𝑚0 1 ત્યાં ન હોઇ શકે ક્યાં તો આ એક અથવા આ એક બરાબર હવે આગળ વિઝ્યુઅલ ક્રિટિકલ વોલ્ટેજ છે આ ખરેખર આ કોરોનાનો વિઝ્યુઅલ લ્યુમિનસ ગ્લો છે સામાન્ય રીતે વિક્ષેપિત ક્રિટિકલ વોલ્ટેજ કરતા વધારે વોલ્ટેજમાં થાય છે બરાબર તેથી તમારે તે વોલ્ટેજ શોધવો પડશે તેથી આપણે તે જોવાનું છે કે વાસ્તવિક વિઝ્યુઅલ કોરોના વિક્ષેપિત ક્રિટિકલ વોલ્ટેજથી પ્રારંભ થતો નથી તેથી કોરોના જે દૃશ્યમાન હશે કે વોલ્ટેજ કરતા વધારે છે તે તમારો વિક્ષેપિત ક્રિટિકલ વોલ્ટેજ છે કોરોનાની શરુઆત થવા માટે વોલ્ટેજ ગ્રેડીંયટનું મહત્તમ મૂલ્ય 30 𝑘𝑉 𝑐𝑚 છે પરંતુ કંડક્ટરની સપાટી પર વોલ્ટેજ ગ્રેડીંયટનું આ મૂલ્ય હવામાં આયનાઇઝ કરશે નહીં બરાબર તેથી વોલ્ટેજ ગ્રેડીયંટ 30 𝑘𝑉𝑐𝑚 જ્યારે આ મૂલ્ય કંડક્ટર અક્ષથી કેટલાક પ્રયોગમૂલક સૂત્ર 𝑟 0 0301√𝑟 ના અંતરે પહોંચે છે ત્યારે આયનીકરણ નું કારણ બને છે તેથી આ ખરેખર કંઈક સૂચવવામાં આવ્યું છે તે છે બરાબર તેથી આનો અર્થ એ કે r એ મીટરમાં છે અને તેનું કારણ એ છે કે કોરોના શરૂ કરવા માટે ચાર્જ કરેલા આયનો દ્વારા થોડી એનર્જીની જરૂર હોય છે ખરું ને નહિંતર તેથી જ આ 𝑟 0 0301√𝑟 છે બરાબર તેથી કોરોના શરૂ કરવા માટે ચાર્જ થયેલા આયનો દ્વારા ખરેખર કેટલીક એનર્જીની આવશ્યકતા છે તેથી જો કંડક્ટરની સપાટી પર મહત્તમ વોલ્ટેજ ગ્રેડીયંટ કહો કે 30 𝑘𝑉 𝑐𝑚 મહત્તમ વોલ્ટેજ ગ્રેડીયંટનું મૂલ્ય કેન્દ્રથી સીધા જ અન્ય કોઈ બિંદુએ આનાથી ઓછું હશે તે સાચું છે જો કંડક્ટરથી દૂર જાઓ તો સ્વાભાવિક રીતે તે તેના કરતા ઓછું હશે અને આમ તે બિંદુએ કોરોના સ્ત્રાવ થશે તેથી સિંગલ ફેઝ અને 3 ફેઝ લાઇન માટે વિઝ્યુઅલ ક્રિટિકલ વોલ્ટેજનું અભિવ્યક્તિ જ્યારે કંડક્ટર અને હવાના ઘનતા પરિબળની સપાટીની અનિયમિતતાના પ્રભાવોને ધ્યાનમાં લેવામાં આવે છે ત્યારે તે આપી શકાય છે આ અમુક અંશે પ્રયોગમૂલક સૂત્ર છે આનો અર્થ એ કે આ વસ્તુ તમે જેને કહો છો સિંગલ ફેઝની લાઇન માટે કે 𝑉𝑣 6×106√2𝑚𝑣𝑟𝛿10 0301√𝑟𝛿ln𝐷𝑟 આ એક પ્રયોગમૂલક સૂત્ર છે બરાબર તેથી ઘણા ફીલ્ડ ટેસ્ટના આધારે તેઓએ દરખાસ્ત કરી છે તેથી આ ખરેખર કોઈ વ્યુત્પન્નમાંથી નથી આવતું આ પર આપણે જોયું છે પરંતુ આ વસ્તુ ખરેખર ફીલ્ડ ટેસ્ટ દ્વારા જ છે ખરું ને તેથી આ સૂત્ર સિંગલ ફેઝ લાઇન માટે લખી શકાય છે એ જ રીતે 3 ફેઝ લાઈન માટે તે શું થશે 𝑉𝑣 3×106√2𝑚𝑣𝑟𝛿10 0301√𝑟𝛿ln𝐷𝑒𝑞𝑟 આ સમીકરણ 42 છે બરાબર જ્યાં 𝑚𝑣 એ કઠોરતારફનેસ અથવા અનિયમિતતા પરિબળ છે આ કિસ્સા માટે 𝑚𝑣 1 સરળ વાહક માટે 𝑚𝑣 0 75 લોકલ કોરોના માટે જ્યારે પ્રથમ અસર કેટલાક સ્થળો પર લાઇનની સાથે દેખાય છે અને 𝑚𝑣 0 85 સામાન્ય કોરોના માટે કંડક્ટરની સંપૂર્ણ લંબાઈ સાથે જ દેખાય છે બરાબર તેથી કંડક્ટરની સમગ્ર લંબાઈ સાથે દૃશ્યમાન હોઈ શકે છે પરંતુ અહીં અને ત્યાં જે કંઇ પણ થોડું થોડું જોયું છે મેં આ જોયું નથી પરંતુ સ્થાનિકમાં મેં તે જોયું છે બરાબર તેથી વોલ્ટેજ ગ્રેડીયંટનું મૂલ્ય 𝐺𝑚𝑎𝑥 જેનાથી હવામાં સંપૂર્ણ વિક્ષેપ થાય છે તે હવાની વિક્ષેપિત તાકાત કહેવાય છે ખરું ને તે વોલ્ટેજ ગ્રેડીયંટનું મૂલ્ય છે 𝐺𝑚𝑎𝑥 જેના પર હવામાં સંપૂર્ણ વિક્ષેપ થાય છે જેને હવાની વિક્ષેપિત શક્તિ કહેવામાં આવે છે વાતાવરણીય દબાણ પર હવાના ભંગાણની શક્તિ બરાબર અને તાપમાન તે છે કે તમે આ વસ્તુને જાણો છો હવાના ભંગાણની શક્તિ તે પછી તમારું 30 𝑘𝑉 𝑐𝑚 છે સામાન્ય રીતે તે 3 × 106 𝑉𝑚 છે આ મહત્તમ અથવા 3 3×106√2 𝑉𝑚 આરએમએસ મૂલ્ય છે તેથી 𝐺𝑚𝑎𝑥0 નું મૂલ્ય હવાની ઘનતા પર આધારીત છે બરાબર આ મૂલ્ય હવાની ડાઇલેક્ટ્રિક શક્તિ પર આધારીત છે તે પ્રમાણસર તે વિશાળ શ્રેણીની ઘનતા છે બરાબર અને આ રીતે તમારા બેરોમેટ્રિક પ્રેશરના સીધા પ્રમાણસર અને ચોક્કસ તાપમાનના વિપરીત પ્રમાણમાં તેના આધારે એર ડેન્સિટી ફેક્ટર બરાબર કેટલીક ફોર્મ્યુલા સૂચવવામાં આવી છે મારો મતલબ છે કે તમારે કેટલાક અલગ ફીલ્ડ ટેસ્ટ અથવા અલગ પરીક્ષણ અને તેનો કોઈ પુરાવો નથી હું તમને અહીં આપી શકતો નથી પરંતુ અમુક પ્રકારના પ્રયોગમૂલક સૂત્ર આપવામાં આવ્યાં છે તેથી પારો અને તાપમાન કહો કે t degree celsiusટી ડિગ્રી સેલ્સિયસ પર p millimetreપી મિલિમીટરના બેરોમેટ્રિક પ્રેશર પર તે હવાનું ઘનતા પરિબળ 𝛿 0 392𝑝273𝑡 તરીકે આપી શકાય છે આ સમીકરણ 43 છે ખરેખર આ 𝐺𝑚𝑎𝑥0 તમારી હવાની ઘનતા પર આધારીત છે હવાની ડાઇલેક્ટ્રિક તાકાત ઘનતા સાથે સપ્રમાણસર છે વિશાળ શ્રેણીમાં બરાબર અને આ રીતે સીધા પ્રમાણમાં બેરોમેટ્રિક પ્રેશર અને ઊલ્ટા પ્રમાણમાં ચોક્કસ તાપમાન બરાબર તેથી જ આ ખરેખર 𝛿 પ્રમાણસર છે 𝑝 ને અને 𝛿 એ 1273𝑡 ને ઊલ્ટા પ્રમાણમાં છે તેનો અર્થ છે 𝛿 𝑘𝑝273𝑡 તેથી તે 𝑘 0 392 બરાબર છે તેથી 𝛿 આશરે 𝛿 0 392𝑝273𝑡 છે આ સમીકરણ 43 છે ખૂબ ખૂબ આભાર આપણે ફરી પાછા મળશું